તેથી ચાલો હવે આપણે પરફેકટલી મેચ્ડ લેયર્સ દ્વારા ઉપાય જોઈએ તેથી જેમ મેં કહ્યું છે કે 1994 માં બેરેન્જર દ્વારા સૂચિત ક્ષેત્રમાં આ પ્રમાણમાં નવો વિકાસ છે અને ત્યારબાદ ઘણા લોકોએ સમાન વિચાર પર પુન અર્થઘટન કરી છે ઓકે તો ચાલો આપણે આમાંથી જે બે ફાયદા મળશે તેના માટે સૂચિ યાદી કરીએ ઓકે તેથી પ્રથમ તે કાર્ય કરે છે તે બધા ખૂણા પર તરંગોને અવલોકન કરે છે ઓકે કોઈ પણ ખૂણા માટે અને બીજું કે તે સ્પષ્ટ તરંગ તરીકે કાર્ય કરે છે તેથી અમુક અર્થમાં આ આપણી ઇચ્છા સૂચિ છે અને સ્વભાવ એ પર્યાપ્ત પ્રકારના છે કે આ PML વસ્તુ કહે છે તે કલ્પનાની આ બંને ચીજોને સંતોષે છે તેથી જ તે ક્ષેત્રમાં ખૂબ જ સારી શોધ હતી હવે જ્યારે આપણે આ ઘડવાનો પ્રયત્ન કરીશું ત્યારે હું રચાય ક્ષેત્રવિસ્તાર છે અને આ તરંગ અહીં આવી રહી છે તે કદાચ આ ખૂણા પર આવી રહી છે ગમે તે જુદા જુદા ખૂણા હોય અને ચાલો આપણે આને સીમા કહીએ તેથી આ બે સીમાઓ મહત્વપૂર્ણ નથી તેથી તરંગો અહીં બધા ખૂણા પર આવી રહ્યા છે અને આપણને મળી રહ્યું છે કે ABCની સાથે તેઓ પરાવર્તિત થાય છે ઓકે હવે જો હું તે ન ઇચ્છું તો તરંગ તેના પર જે પડે છે તેનું અવલોકન કરશે જો હું કોઈક રીતે તેના પર જે પડ્યું તેનું નિરીક્ષણ કરી શકું તો ત્યાં કોઈ પરાવર્તન રહેશે નહીં બરાબર મારુ આ સરળ ઉદાહરણ છે જો તમે રૂમમાં જાઓ છો અને તમે બોલો છો તો દિવાલો પરાવર્તન કરે છે પરંતુ જો દિવાલોમાં થોડી શોષતી મટીરીયલ્સ હોય તો તમે તમારી પડઘો સાંભળી શકશો નહીં એટલે કે ત્યાં કોઈ પરાવર્તન થશે નહિ તેથી વિચાર એ છે કે કદાચ હું અહીં કેટલીક મટીરીયલ્સ મૂકી શકું છું જે શોષી લે છે હવે હું કોઈ સામાન્ય સાથે કંઈક મૂક્યું હોય તો તે કાર્ય કરશે ત્યાં વક્રીભાવનાંકમાં ફેરફાર થશે બરાબર તેથી સામાન્ય ઘટનાઓ માટે પણ પરાવર્તન ગુણાંક છે હવે જો n એ 1 સિવાય બીજું કાંઈ પણ હોય તો પણ તે પરાવર્તન છે જો તે માધ્યમ ગુમાવવા માટે જટિલ છે તો વક્રીભાવનાંક n જટિલ બને છે લોસ્સ હોવા છતાં રીફ્લેક્શન થવાનું છે તેથી તમે આની આસપાસ કેવી રીતે મેળવશો એવું લાગતું નથી કે માત્ર પ્યોર અબ્સોર્પશન મટીરીયલ તે કરશે નહીં અહીંથી અન્ય કોઈ સર્જનાત્મક ઉકેલો છે ખુબ સરસ બરાબર તેથી એક તો ઘટાડો છે તેથી ચાલો આપણે સરળ સામાન્ય ઘટના કેસ પરાવર્તન સહગુણક છે આ n છે બરાબર તેથી n બનાવવાનું સુચન છે મારો મતલબ છે કે ઘટાડો છે તો બીજા શબ્દોમાં ધારો કે આ અહીંની સીમા છે બરાબર 0 અને ધટાડાનો ભાગ તમે શું કરી શકો છો તે તમે અને અહીં બેઠેલી સીમા જેવા ધટાડાનો ભાગ વધારી શકો છો આ તમારી સીમા છે તેથી સીમા ઉપર n ની શું કીમત થશે 0 ધટાડો બરાબર સીમા પર કિંમત છે બરાબર ત્યારબાદ હું શરુ કરું તેથી અમુક અર્થમાં તરંગ અંદર પ્રવેશે છે કારણ કે તેમાં ધીમે ધીમે અંદર પ્રવેશતું કંઇ જ લાગતું નથી અને ક્રમશ નુકસાનના પરિબળને વધારીને તમે તેને ધીમેથી શોષી શકો છો બરાબર તેથી આનો અર્થ એ છે કે કેટલાક લોકો આને ગરીબ માણસ અથવા ગરીબ મહિલા PML બરાબર કહે છે લોસમાંના બે અર્થઘટન છે બરાબર

તેથી તેમાંથી એવા બનવા જઈ રહ્યા છે જેને તમારું તર્ક વધારવાનું કહેવામાં આવે છે આપણે તેને શોષણ કરતી મટીરીયલ્સ કહીશું પરંતુ માત્ર કોઈપણ શોષણ મટીરીયલ્સ જ નહીં જે મટીરીયલ્સ એનિસોટ્રોપિક કહે છે બંને PML માટે અને ની સમાન તમને કિંમત આપે છે બરાબર તેથી તે સમાન સિદ્ધાંત છે જે બે જુદી જુદી તરંગોથી જોવા મળે છે પ્રથમ તરંગ એ ભૌતિકશાસ્ત્ર આધારિત તરંગ છે બીજી તરંગ એ ગણિત આધારિત તરંગ છે તો આ ભૌતિકશાસ્ત્ર છે આ ગણિત બરાબર છે હવે આપણે કઈ અર્થઘટન પસંદ કરવા જઈ રહ્યા છીએ તેથી આપણે ગણિત આધારિત અર્થઘટન પસંદ કરવાના છીએ કારણ કે જો હું આ અર્થઘટન પસંદ કરું તો ગણિત સરળ બને છે બરાબર ભૌતિકશાસ્ત્ર આધારિત અર્થઘટન ખૂબ આકર્ષક છે પરંતુ ગણિત વધુ જટિલ બને છે કારણ કે મારી પાસે એનિસોટ્રોપિક માધ્યમ છે તે ક્ષણે પછી મારે ટેનર્સ અને તે બધા સાથે વ્યવહાર શરૂ કરવો પડશે બરાબર પરંતુ આ કોઓર્ડિનેટ્સ આ વસ્તુ પર પહોંચવાની ખૂબ જ સુંદર અને સરળ રીત છે તેથી આપણે આ કોઓર્ડિનેટ સ્ટ્રેચિંગ અભિગમમાં જે કરીએ છીએ તે ખૂબ જ રસપ્રદ બનશે તેથી તમારા સામાન્ય મેક્સવેલના સમીકરણો શું છે ફરીથી આ પદ્ધતિની સુંદરતાની શરૂઆત મેક્સવેલના સમીકરણથી શરૂ થવાની છે તેથી ચાલો આપણે આપણા સામાન્ય મેક્સવેલના સમીકરણો લખીએ તેથી બરાબર અને ચાલો આપણે આ બાબતોને સરળ રાખીએ આપણે ધારી લઈએ સમય ઉપર આધારિત છે તેથી આ બનશે હું આ રીતે લખીશ બરાબર અને સમાન અન્ય બે સમીકરણો છે હવે અહીં તે જ છે જ્યાં કોઓર્ડિનેટ સ્ટ્રેચિંગ અભિગમ ખૂબ જ રસપ્રદ રીત પ્રસ્તુત કરે છે તેથી તે શું કહે છે તે ચાલો આપણે ડેલ ઓપરેટરની જ નવી વ્યાખ્યા ફરી સમજાવીએ ઓકે તો ચાલો હું અન્ય બે સમીકરણો લખીશ તેથી કે તમે જાણો છો કે હું તે આ બધા સમીકરણો માટે કરીશ ઓકે વિદ્યાર્થી મારા દીઠ વિદ્યાર્થી મટીરીયલ્સ ના તે બધા માં સમાઈ જાય છે તેથી જટિલ હોઈ શકે છે અને પણ જટિલ હોઈ શકે છે તેથી હું શું કરું છું કે હું આ ઓપરેટરની જાતે જ ફરી વખત વ્યાખ્યાયિત કરું છું જે રીતે હું હવે વર્ણવીશ તો આ શું છે તેથી ચાલો આપણે પહેલા લખીએ તેથી શું છે બરાબર હા આ દરેક ત્રણ હવે શું છે બરાબર કોઓર્ડિનેટ સ્ટ્રેચિંગનો શબ્દ રજુ કરે છે કે દરેક કોઓર્ડિનેટ થોડાક નંબર થી સ્ટ્રેચડ થશે જે હું પસંદ કરું છું અને તે નંબર શું છે તે વિચિત્ર લાગે છે પરંતુ તે અભિગમ બનશે તેથી હું આમાં ઓપરેટરને ફરીથી વ્યાખ્યાયિત કરું છું તેથી હવે હું ભૌતિક જગતથી દૂર રહી ગયો છું મેં એક ગાણિતિક વિશ્વમાં પ્રવેશ કર્યો છે જ્યાં મેં એક નવું નામનું ઓપરેટર નિર્માણ કર્યું છે જેના મૂલ્યો માટે ભૌતિક વિશ્વ સાથે સંમત છે આ નાનું છે આ એવા સદિશ છે જેનો તેમને કોઈ શારીરિક અવરોધ સાથે કોઈ લેવાદેવા નથી આ છે હું તેને થોડુંક નાના સૂચનમાં લખીશ આ નવા ઓપરેટરો છે ઓકે તેથી જો હું આ ઓપરટેરને લઈશ અને અહીંથી તરંગના સમીકરણને હલ કરવાનો પ્રયાસ કરું તો હું ઉપયોગ કરું છું શું તમે વિચારો છો કે સમાધાનનું સ્વરૂપ શુ છે તેથી આપણે જાણીએ છીએ કે તરંગ સમીકરણનો ઉકેલ છે જે સમય અહીંથી છોડી દેવામાં આવ્યો છે જો હું આ અર્થઘટન અહીં લઈ જઈશ અને તમે જે વિચારો છો તે તરંગના સમીકરણને ફરીથી રજૂ કરું છું તો શું હું હજી પણ આ સાહજિક રીતે તરંગ જેવા ઉકેલ મેળવી શકું છું મારે એક તરંગ જેવા ઉકેલ મેળવવું જોઈએ સિવાય કે આ શું ક્યાંક થશે મને એક તરંગ જેવા ઉકેલ મળશે પરંતુ તે તરંગમાં તે પરિબળ અથવા હશે ઘાતમાં જે પણ હોય તેથી તમે તેનું કાર્ય કરી શકો છો હું તમને આપું છું તે ખૂબ જ સરળ છે ફક્ત આ 1D તરંગની સમસ્યા લો અને તેને તમે મૂકી દો કે મને હજી પણ ઉકેલ જેવી તરંગ મળશે તેથી આપણે કહી શકીએ કે એ ઉકેલ છે તેથી આ ઉકેલ થવા જઈ રહ્યું છે ત્યારબાદ થોડુક અર્થઘટન કરવાની જરૂર છે ઓકે તેથી આપણે અપેક્ષા રાખવી જોઈએ કે આ અને આ રીતે અહી દેખાશે બરાબર તેને ક્યાંક જવું પડશે ત્યાંથી કોઈ રદ કરવાની કોઈ રીત નથી તેથી તે હજી સુધી થોડું અસ્પષ્ટ રહ્યું છે પરંતુ હવે આપણે ઘરે જઈશું ચાલો આપણે 1D ઉદાહરણ લઈએ તેથી વિદ્યાર્થી શું ની વચ્ચે કોઈ સંબંધ છે તમારે પૂછવું જોઈએ અને વચ્ચે વધુ સંબંધ છે જવાબ છે હા તે સંબધો કેવી રીતે આવશે મારો મતલબ કે જ્યારે આપણે મેક્સવેલના સમીકરણ તરંગના સમીકરણો મૂકવાનું શરૂ કરીએ ત્યારે તે સંબંધો આવશે તેથી તમારે એક વસ્તુ યાદ રાખવી જોઈએ આ ઇચ્છિત ઉદ્દેશો તેમાંથી બહાર કાઢવા માટે આપણે આ મેનિપ્યુલેશન્સઆપવામાં આવી નથી તેથી યાદ રાખો કે તે એન્જિનિયરિંગ ટૂલ પ્રકારની વસ્તુ છે જે આપણે કરી રહ્યા છીએ અમે ઓપરેટરની અંદર ઓપરેટરની અંદરના કોઓર્ડિનેટ્સને શ્રેણી અનુસાર ગોથવણી કરી રહ્યા છીએ